કન્વેક્સન દ્વારા હીટ ટ્રાન્સફર તે હીટ ટ્રાન્સફર મિકેનિઝમ છે જ્યાં હીટનો ફલો સોલીડ્સ અને ફ્લુઈડ વચ્ચે થાય છે તો ચાલો આપણે એક સોલીડ્સ પદાર્થ ને ધ્યાનમાં લઈએ જે ગરમ છે અને તે હીટને ડીસીપેટ કરી રહ્યું છે અને ત્યાં ઉભી રીતે હીટનો ફલો છે તો આ કેવી રીતે થાય છે જો તમે સોલીડ્સનું તાત્કાલિક વાતાવરણ જોશો તો ત્યાં પરમાણુઓના સ્તરો છે તેથી ડીફ્યુઝન દ્વારા પડોશી અણુઓ ગરમ થાય છે અને તે ક્રમિક રીતે ઘટે છે અને સોલીડ્સથી ઘણા દૂરના અણુઓનું તાપમાન વધારે હશે નહીં તેથી જો તમે આ સોલીડ્સ ની નજીકના ફ્લુઈડ અણુઓને ધ્યાનમાં લો તો તે ગરમ થશે અને સોલીડ્સ થી દૂર ફ્લુઈડના પરમાણુઓ તેટલા ગરમ નહીં હોય તેથી ગરમ અણુઓ મુસાફરી કરવાનું શરૂ કરશે આગળ વધશે કારણ કે તે ઓછા ગાઢ છે અને ઠંડા ભારે અણુઓ નીચે જવાનું શરૂ કરશે તેથી કુદરતી રીતે ફ્લુઈડનું પરિભ્રમણ થાય છે અને આ કન્વેક્સન મૂવમેન્ટ છે અને આને કુદરતી અથવા ફ્રી કન્વેક્સન કહેવામાં આવે છે તમારી પાસે ફોર્સ્ડ કન્વેક્સન પણ છે જેમાં તમે ફેન મુકીને અણુઓને ફોર્સ થી વહન કરાવી કરી શકો છો તો ચાલો હવે જોઈએ કે આપણે હીટના ફલો માટેના સંબંધને કેવી રીતે પ્રાપ્ત કરીએ તેથી આ એક ગરમ સપાટી છે અને હું Δx તરીકે ઓળખાતું એક માપન મૂકીશ હવે Δx એ ફ્લુઈડની જાડાઈ છે જુઓ જ્યારે આપણે સોલીડ્સ બ્લોકને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે અમે કહ્યું હતું કે કંડકસનમાં બ્લોક ની જાડાઈ Δx છે અને અમારા માટે Δx માપવાનું સરળ હતું પરંતુ ફ્લુઈડના કિસ્સામાં ફ્લુઈડની જાડાઈ શું છે તે હવે એક અનિશ્ચિત માત્રા છે તો પણ ચાલો સમીકરણ નીચે મૂકીએ આપણે જાણીએ છીએ કે Q kA ΔT Δx આ તે હીટ ફ્લો રેટ નું સમીકરણ છે હવે બધું જાણીતું છે તમે થર્મલ કન્ડકટીવીટી જાણો છો તમે ક્રોસ સેક્શનના તે એરિયાને જાણો છો કે જેની તરફ હીટ ઓર્થોગોનલી વહેતી હોય છે ΔT ગરમ સપાટીનું તાપમાન બાહ્ય પરિસરનું તાપમાન અને Δx એ ફ્લુઈડની જાડાઈ છે હવે આ અનિશ્ચિત માત્રા છે તેથી સામાન્ય રીતે ખૂબ પ્રયોગો કરવામાં આવ્યા છે અને પછી સોલિડ્સના જુદા જુદા ભૂમિતિઓની લાક્ષણિકતા આપવામાં આવી છે તેથી થોડો ફેરફાર છે કે I વેરીએબલ X દ્વારા ગુણાકાર કરેલ છે હવે આ X શું છે ચાલો હું તમને ટૂંકી મૂવમેન્ટમાં કહીશ તેથી ΔT વિરુદ્ધ વેરીએબલ X હવે આ એક લાક્ષણિકતા X છે હવે આ X Δx આને નુસેલ્ટનો નંબર કહેવામાં આવે છે હીટના ફલો પર નુસેલ્ટ દ્વારા કરવામાં આવેલા કામ પછી તેને નુસેલ્ટનો નંબર કહેવામાં આવે છે અને આ X ને સોલીડ્સનું લાક્ષણિક પરિમાણ કહેવામાં આવે છે તેથી તે લંબાઈમાં હોઈ શકે છે અથવા તે પહોળાઈ હોઈ શકે છે અથવા તે સિલિન્ડરની હાઈટ અથવા વ્યાસ હોઈ શકે છે તેથી સોલીડ્સ પદાર્થની સ્થિતિ અને તેની ભૂમિતિના આધારે સોલિડ્સના લાક્ષણિકતા પરિમાણો વિવિધ સોલીડ્સ પદાર્થો માટે પ્રયોગો દ્વારા ઓળખવામાં આવ્યા છે તેથી અમે તે લાક્ષણિકતા પરિમાણનો ઉપયોગ નુસેલ્ટની સંખ્યાના મૂલ્ય પર પહોંચવા માટે કરીશું હવે અમને કહી દો કે તમારી પાસે આ નુસ્સેલ્ટની સંખ્યા કેટલાક માધ્યમથી છે હું ચર્ચા કરીશ કે કેવી રીતે ગણતરી કરીશું નુસેલ્ટની સંખ્યા કેવી રીતે નક્કી કરીએ પરંતુ ચાલો કહીએ કે આપણી પાસે નુસેલ્ટ નંબર છે પછી આપણો આ સંબંધ છે kA નુસેલ્ટ નંબર ગુણ્યા Δt ભાગ્યા લાક્ષણિકતાના પરિમાણ X થર્મલ રેઝિસ્ટન્સ R થર્મલ અને કન્વેક્સન માટે તેઓ સબસ્ક્રિપ્ટ v નો ઉપયોગ કરે છે તેથી થર્મલ રેઝિસ્ટન્ટ કન્વેક્શન લાક્ષણિકતા પરિમાણ X થર્મલ કન્ડકટીવીટી દ્વારા આપવામાં આવે છે A ક્રોસ સેક્શનઅને નુસેલ્ટની સંખ્યા છે તેથી તે કન્વેક્સન માટેનું મહત્વનું સમીકરણ છે જે તમારે યાદ રાખવું યાદ રાખો કે કન્વેક્શનમાં બે પ્રકારો છે એક ફ્રી કન્વેક્સન નેચરલ કન્વેક્સન અને ફોર્સ્ડ કન્વેક્સન ફોર્સ્ડ કન્વેક્સન એ છે જેમાં તમે ફેન અથવા બ્લોઅર વાપરો છો અને સોલીડ્સ સાથે સંપર્કમાં રહેલા અણુઓને ઝડપી બનાવશો જેને ફોર્સ્ડ કન્વેક્સન કહેવામાં આવે છે ફ્રી કન્વેક્સન અથવા નેચરલ કન્વેક્સન એ કુદરતી પરિભ્રમણ છે જે સોલીડ્સની મૂવમેન્ટ ને કારણે પરમાણુઓની મૂવમેન્ટ દ્વારા પ્રાપ્ત થાય છે જ્યારે અણુઓનો વિકલ્પ બીજા પરમાણુઓના કરતાં વધુ ગરમ થાય છે જે સપાટીથી ખૂબ દૂર હોય છે અને જે ઠંડા હોય છે તેથી એ નોંધવું જોઇએ કે નુસ્સેલ્ટની સંખ્યા ફ્રી કન્વેક્સન અને ફોર્સ્ડ કન્વેક્સન માટે સમાન નથી નુસ્સેલ્ટની સંખ્યા ફ્રી કન્વેક્સન અને ફોર્સ્ડ કન્વેક્સન માટે જુદી હોય છે નુસેલ્ટની સંખ્યાની ગણતરી કેવી રીતે કરીએ હું હવે ટૂંક સમયમાં ચર્ચા કરીશ હવે ચાલો જોઈએ કે આપણે વિવિધ સોલિડ્સ વિવિધ ભૂમિતિઓ માટે નુસ્સેલ્ટની સંખ્યા કેવી રીતે નિર્ધારિત કરીએ છીએ તે શ્રેણી અથવા પ્રયોગમૂલક સંબંધ દ્વારા મળે છે હવે નુસેલ્ટની સંખ્યા નક્કી કરવા માટે મેં કહ્યું હતું કે ફ્રી કન્વેક્સન અને ફોર્સ્ડ કન્વેક્સન માટે નુસેલ્ટની સંખ્યા જુદી છે તેથી ફ્રી કન્વેક્સન માટે આપણી પાસે બીજા નંબરનો સંબંધ છે જેને રેલી નંબર કહેવામાં આવે છે ઠીક છે જ્યાં આ દરેક છે આ રેલીનો નંબર છે g એ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગક છે 9 8 મી2 સે ß એ ફ્લુઈડના થર્મલ વિસ્તરણનો ગુણાંક છે તેથી આ સાયન્સના કોષ્ટકોમાં આપવામાં આવ્યું છે અને હવા માટે હું તમને જણાવીશ તે 1330 છે X એ લાક્ષણિકતા પરિમાણ છે જેની હું ચર્ચા કરીશ δ આ થર્મલ ડિફેસિવીટી છે આ ફ્લુઈડની મિલકત છે જે સાયન્સ ના કોષ્ટકોમાં આપેલ છે અને હવા માટે તે 2 6 ગુણ્યા 10 5 મી2 સે છે η કાઇનેટિક વેલોસિટી છે અને તે સાયન્સના કોષ્ટકોમાં આપવામાં આવે છે અને હવા માટે હું તેને 1 8 ગુણ્યા 10 5 મી2 સે લખી રહ્યો છું કારણ કે આપણે આપણા મોટા ભાગના પ્રયોગોમાં હવાએ માધ્યમ તરીકે હશે તેથી અમે આ મૂલ્યો અહીં લાગુ કરીએ છીએ X લાક્ષણિકતા પરિમાણ હું તમને કહીશ કે તે કેવી રીતે મેળવવું ΔTએ તાપમાનનો તફાવત છે તમને રેલી નંબર મળશે અને નુસ્સેલ્ટની સંખ્યા ફ્રી કન્વેક્સન માટે રેલી નંબરની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે હું તમને જણાવીશ કે રેલીના નંબરની દ્રષ્ટિએ નુસેલ્ટનો નંબર કેવી રીતે વ્યક્ત કરવો હવે ફોર્સ્ડ કન્વેક્શન ભાગ માટે રેનોલ્ડ્સ નંબર તરીકે ઓળખાતી બીજી સંખ્યાનો ઉપયોગ થાય છે u ગુણ્યા X ભાગ્યા η જ્યાં R એ રેનોલ્ડ્સ નંબર છે u એ ફોર્સ્ડ ફ્લુઈડનો સરેરાશ વેગ જો તમે ફેન બ્લોઅર વાપરતા હોય તો પછી હવાના ફલોની સરેરાશ ગતિ શું છે જે તમે ફોર્સ કરી રહ્યાં છો તમે તે મૂલ્ય મેળવી શકો છો X ફરીથી તે લાક્ષણિકતા પરિમાણ છે હું તેની ચર્ચા કરીશ અને η એ કાઇનેટિક વિસ્કોસીટી છે જેમ મેં અહીં સૂચવ્યું છે તેથી હવે પ્રમાણભૂત સોલીડ્સ પદાર્થો માટે ફ્રી કન્વેક્શનને ધ્યાનમાં લો અને પ્રથમ આપણે મહત્વપૂર્ણ એક આડી ફ્લેટ પ્લેટ લઈશું તેથી હીટ સિંકમાંથી ઘણા ફ્લેટ પ્લેટો છે ચાલો આપણે તેને આડી ફ્લેટ પ્લેટ કહીએ તે લંબચોરસ અથવા ગોળ હોઈ શકે છે તેથી જો તે લંબચોરસ હોય તો તેમાં બે મહત્વપૂર્ણ પરિમાણો A અને B હોય છે અને તે સપાટ હોય છે ફ્લુઈડ ફલો તેના જેવો જ ઉપર હોય છે અને જો તે ગોળ હોય તો તમારી પાસે પરિમાણ d વ્યાસ હોય છે અને તે ફ્લુઈડ ફલો જેવો હોય છે તેથી લંબચોરસ ફ્લેટ પ્લેટ માટે X લાક્ષણિકતા પરિમાણ ab2 છે અને X એ d છે તે ગોળ ફ્લેટ પ્લેટ માટેનો વ્યાસ છે હવે જો ફલો લેમિનેર છે જે તમે રેલી નંબર પરથી શોધી શકો છો જો તે 102 અને 105 ની વચ્ચે છે તો નુસેલ્ટની સંખ્યા આ પ્રયોગિક સંબંધ દ્વારા 0 54 રેલી નંબર દ્વારા 0 25 ની પાવર આપવામાં આવે છે ટર્બુલંટ ફલો માટે જ્યાં રેલીની સંખ્યા 105 કરતા વધારે હોય છે નુસેલ્ટની સંખ્યા 0 14 રેલી નંબર દ્વારા 0 33 ની પાવરમાં આપવામાં આવે છે તેથી આ રીતે તમે આડી ફ્લેટ પ્લેટ માટે નુસ્સેલ્ટનો નંબર શોધી શકો છો તેવી જ રીતે ઊભી ફ્લેટ પ્લેટ માટે પણ તમે શોધી શકો છો કે તેઓ પ્રાયોગિક પરિણામો અને આનુભાવિક સંબંધો પર આધારિત છે તમારી પાસે ઊભી પ્લેટ a અને b છે અને તમારી પાસે આ રીતે ફ્લુઈડ ફલો છે અને તે જ રીતે વ્યાસ dના ગોળાકાર ઊભી પ્લેટ માટે તમારી પાસે Xb ઉપર ફ્લુઈડ ફલો છે ફક્ત ઊભા પરિમાણ લેવામાં આવે છે અને X d ગોળ ના કિસ્સામાં છે તેથી લેમિનર ફ્લો માટે જે 104 અને 109 ની વચ્ચે હોય છે નુસેલ્ટની સંખ્યા 0 5 રેલી નંબર દ્વારા 0 25 ની પાવરમાં આપવામાં આવે છે ટર્બુલંટ ફલો માટે જે આ મર્યાદાની વચ્ચે હોય છે નુસેલ્ટની સંખ્યા 0 2 રેલી નંબર દ્વારા 0 4 ની પાવર આપવામાં આવે છે તેથી આ રીતે તમે આડી અને ઊભી ફ્લેટ પ્લેટ માટે નુસ્સેલ્ટની સંખ્યા મેળવી શકો છો નુસેલ્ટની સંખ્યા જેટલી ઊંચી હશે તેટલું થર્મલ રેઝિસ્ટન્સ ઓછું હશે અને હીટ દૂર કરવા માટે તે હીટ કન્ડકસન માટે વધુ સારું છે બીજો સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા સોલીડ્સ એ સિલિન્ડર છે સોલીડ્સ સિલિન્ડર તેથી આ અપૂર્ણાંકમાં આડા સોલીડ્સ સિલિન્ડરનો વિચાર કરો જે જેમ કે l વ્યાસની લંબાઈ તરીકે બતાવ્યા પ્રમાણે છે અને તમારી પાસે ફ્લુઈડ ફલો આ રીતે આગળ વધશે તેથી આ માટે X એ d છે લાક્ષણિકતાઓનું પરિમાણ d છે લેમિનર ફ્લો માટે રેલીની સંખ્યા 104 અને 109 ની વચ્ચે હોય છે નુસેલ્ટની સંખ્યા 0 7 રેલી નંબર દ્વારા 0 25 ની પાવરને આપવામાં આવે છે અને ટર્બુલંટ ફલો માટે રેલીની સંખ્યા 109 કરતા વધારે હતી નુસેલ્ટની સંખ્યા 0 1 રેલી નંબર દ્વારા 0 33 ની પાવર આપવામાં આવે છે હવે તે જ સિલિન્ડર તમે તેને વર્ટીકલ વર્ટીકલ સોલિડ સિલિન્ડર રાખી શકો છો અને તમે નુસેલ્ટની સંખ્યા લાક્ષણિકતાઓથી થોડું અલગ મેળવી શકો છો તમારી લંબાઈ l અને વ્યાસ d છે ફલો વધ્યો છે અને X આ કિસ્સામાં લાક્ષણિકતાઓનું પરિમાણ l છે અને લેમિનરનો ફલો છે નુસેલ્ટની સંખ્યા 0 56 રેલી નંબર દ્વારા 0 25 ની પાવરને આપવામાં આવે છે અને ટર્બુલંટ ફલો માટે 0 2 રેલી નંબર દ્વારા આપવામાં આવેલા પરિણામો 0 4 ની પાવર છે બીજી સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી સોલીડ્સ ગોઠવણી એ સમાંતર ફ્લેટ પ્લેટ છે તેથી સમાંતર ફ્લેટ પ્લેટો આ રીતે મૂકી શકાય છે જ્યાં પ્લેટ 1 તાપમાન T પર હોઇ શકે છે અને બીજી પ્લેટ થોડી અલગ તાપમાન T ∆T પર હોઇ શકે છે અને તે અંતર d થી અલગ થઈ શકે છે અને ત્યાં ટર્બુલંટ ફલો હોઈ શકે છે અંદર અથવા સમાંતર પ્લેટ એનગલ પર θ પર મૂકી શકાય છે અને પછી તમારી પાસે 2 પ્લેટ તાપમાન માટે T ΔT છે જે અંતર d દ્વારા અલગ પડે છે તેથી અહીં લાક્ષણિકતાનું પરિમાણ d છે અને θએ 50◦ કરતા ઓછા છે ત્યાં સુધી લાક્ષણિકતાનું પરિમાણ d છે હવે આ માટે માત્ર ટર્બુલંટ ફલો જણાય છે રેલી સંખ્યા 105 કરતા વધારે અને નુસેલ્ટની સંખ્યા 0 062 રેલી સંખ્યા 0 33 ની પાવર છે તેથી આ રીતે મોટા ભાગની ભૂમિતિ આ રીતે આવે છે જો તે ન હોય તો જો તે કોઈ ચોક્કસ સોલીડ્સ માટે કોઈ ચોક્કસ પ્રયોગમાં માનક ભૂમિતિને બંધબેસશે નહીં તો પછી નુસ્સેલ્ટની સંખ્યા શું છે અથવા તે ચોક્કસ સોલીડ્સ માટે થર્મલ રેસિસ્ટન્સ શું છે તે પ્રાયોગિક રીતે શોધવું વધુ સારું છે ફોર્સ્ડ કન્વેકસનના કિસ્સામાં ચાલો આપણે સોલીડ્સ માટેના બે ભૂમિતિઓ ધ્યાનમાં લઈએ એક ફ્લેટ પ્લેટની જેમ અને બીજી સિલિન્ડરની જેમ અને જો આપણે ફેન લગાવતા હોઈએ તો આને સપાટ પ્લેટ માની લો અને જો તમે આ પ્રમાણે ફેન લગાવો છો જ્યાં ફ્લેટ પ્લેટની લંબાઈ સાથે ફ્લુઈડનો ફલો હોય છે આ જેવા પરિમાણો મેં બતાવ્યા છે પછી લાક્ષણિકતાઓનું પરિમાણ a છે હવે લેમિનર ફ્લો માટેના આવા રૂપરેખાંકન માટે રેનોલ્ડનો નંબર 5 ગુણ્યા 105 થી ઓછો છે નુસેલ્ટની સંખ્યા 0 664 રેનોલ્ડ્સ દ્વારા પાવર 0 5 કાઇનેટિક વિસ્કોસીટી 0 33 ની પાવરમાં ફ્લુઈડ વધવાની વિવિધતા દ્વારા આપવામાં આવે છે માટે ટર્બુલંટ ફલો જ્યાં રેનોલ્ડ્સની સંખ્યા 5 ગુણ્યા 105 થી વધારે છે નુસેલ્ટની સંખ્યા 0 37 રેનોલ્ડ્સની સંખ્યા 8 ની પાવરમાં આપવામાં આવે છે અને વિસ્કોસીટી 0 33 ની પાવરમાં વધારો થાય છે અન્ય સોલીડ્સ રૂપરેખાંકન એ છે કે નળાકારને આ રીતે dના વ્યાસ સાથે ઊભી રાખવામાં આવે છે અને આ પ્રમાણે મારી પાસે ફેન છે અને તમારી પાસે ફ્લુઈડ ફલો છે જે X માટે d આપવામાં આવે છે હવે આ માટે પણ લેમિના ફલો જ્યાં રેનોલ્ડ્સની સંખ્યા 0 1 અને 1000 ની વચ્ચે છે નુસ્સેલ્ટનો નંબર આ પ્રમાણે આપવામાં આવ્યો છે અને ટર્બુલંટ ફલો માટે જ્યાં રેનોલ્ડ્સની સંખ્યા 1000 થી 5 ગુણ્યા 105 છે તમારી પાસે નુસ્સેલ્ટનો નંબર આ રીતે આપવામાં આવ્યો છે તેથી આ નુસ્સેલ્ટનું સંખ્યા મૂલ્ય છે જેનો ઉપયોગ તમારે થર્મલ રેઝિસ્ટન્સ સમીકરણમાં વિવિધ સોલીડ્સ ભૂમિતિઓ માટે કરવો પડશે જે X દ્વારા આપવામાં આવેલ થર્મલ રેઝિસ્ટન્સ થર્મલ વાહકતા K એ નુસેલ્ટની સંખ્યા X KaN એ લાક્ષણિકતા પરિમાણ છે હવે તે જ રીતે તમે કન્વેક્સન માટેના થર્મલ પ્રતિકારની ગણતરી વિશે જોઈશું